ચાલોઆપણે ડેટા સાયન્સ માટેના એલ્ગોરિધમ ઉપર આપણો લેક્ચર ચાલુ રાખીએહવે આપણે કેટલાક અલ્ગોરિધમ જોઈશુ જેનો ઉપયોગ આપણે વર્ગીકરણ સમસ્યાઓ માટે કરીએ છીએ હું પહેલા વર્ગીકરણ સમસ્યાઓ ની ફરીથી ચર્ચા પ્રારંભ કરીશ આપણે પહેલા પણ આ કર્યું છે પણ મેં વિચાર્યું કે લેક્ચર ના આ ભાગ માટે હું ફરીથી આ કરાવીશ અને પછી હું તમને ઝડપથી વર્ગીકરણ સમસ્યાઓના પ્રકાર જણાવીશ અને પછી વર્ગીકરણ સમસ્યાઓ કે જે આપણે જોઈએ છીએ તેમની અમુક લાક્ષણિકતાઓ વર્ણવીશ અને પછી હું વર્ગીકરણ સમસ્યાઓ ના ઉકેલ માટે વપરાતી ત્રણ ટેક્નિક શીખવાડીશ સામાન્ય રીતે ઘણી તકનીકીઓ કે જે મેં વર્ગીકરણમાં ઉપયોગમાં લીધી છે તે પણ ફંક્શન અંદાજની સમસ્યાઓ માટે સુધારી શકાય છે અથવા તેનો ઉપયોગ કરી શકાય છે તેથી આ તે વસ્તુ છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તે જ રીતે ફંક્શન અંદાજની સમસ્યાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી તકનીકીઓ પણ બદલી શકાય છે અને વર્ગીકરણ સમસ્યાઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે લેક્ચર્સની આ શ્રેણીમાં કંઇ ઓછું નહીં પણ આપણે આ એલ્ગોરિધમ જોઈશું અને પછી તેમને વર્ગીકરણનો પરિચય આપીશું અને તે આપણે બંને રીતે કરીશું એલ્ગોરિધમનું વર્ણન અને કેસ અભ્યાસ કરીશું જે એલ્ગોરિધમ સાથે ઉપયોગમાં લેવાય છે તો આપણે જોઈએ કે વર્ગીકરણનો અર્થ શું છે આપણે આ પહેલા વર્ણવેલ છે કે જો મને એવો ડેટા આપવામાં આવે અને તેને અલગ વર્ગ નું નામ આપવામાં આવેલ છે તે એ છે જેનાથી મારે શરૂઆત કરવાની છેજો હું એવો અલ્ગોરિધમ બનાવી શકું કે જે આ વર્ગ ને અલગ પાડી શકે તમે કેવી રીતે જાણશો કે આ અલ્ગોરિધમ આ વર્ગોને અલગ પાડે છે જ્યારે પણ નવો ડેટા પોઈન્ટ આવે અને હું તેને મારા અલ્ગોરિધમ માં મોકલું અને જો મારી પાસે મૂળ K અલગ અલગ લેબલ્સ હોય તો અલ્ગોરિધમ નવા પોઈન્ટ ને K જૂથમાંથી એક લેબલ આપવો જોઈએ તેથી તે સામાન્ય રીતે વર્ગીકરણ સમસ્યા તરીકે ઓળખાય છે તેથીસચિત્ર રીતે આપણે અહીં રજૂ કરીએ આપણે અહીં કહીએ છીએ કે અહીં ડેટાનો જૂથ છે ડેટા નો જૂથ છે હવે જો મારે વર્ગીકૃત મેળવવું હોય તો આ લાઇન જેવી લાઇન વર્ગીકૃત હોઈ શકે અને યાદ રાખો કે પહેલાં આપણે બીજગણિત માં આને રેખીય રીતે જોયું છે મારી પાસે 2 અડધી જગ્યાઓ છે અને હું કહી શકું છું કે આ અડધી જગ્યા વર્ગ 1 છે અને આ અડધી જગ્યા વર્ગ 2 છે હવે તમે નોંધ્યું છે કે જ્યારે મારી પાસે ફક્ત નાના ક્ષેત્રમાં ડેટા બિંદુ છે આ વર્ગીકૃત પાસે derived અને unbounded વર્ગીકરણ ક્ષેત્ર છે તમે એવા વર્ગીકૃત સાથે પણ આવશો કે જે bounded છે તે પણ આપણે પછી ચર્ચા કરીશું પરંતુ અહીં હવે જો મને કોઈ નવો પોઈન્ટ મળ્યો ને એ પોઈન્ટ આના જેવો મળ્યો પછી મને વર્ગીકૃત કહેવો જોઈએ કે આ પોઈન્ટ મોટા ભાગે એ વર્ગ નો હોવો જોઈએ કે જે અહીં સ્ટાર પોઈન્ટ દ્વારા સૂચિત કર્યો છે અને તેથી શું થવું જોઈએ અને તેવી જ રીતે જો મારી પાસે અહીં કોઈ પોઈન્ટ છે તો હું ઇચ્છું છું કે તે આ વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે અને બીજું બધું હવે આપણે બે પ્રકાર ની સમસ્યાઓ વિષે વિચારી શકીએ સરળ પ્રકારની વર્ગીકરણ સમસ્યા તે છે જેને દ્વિસંગી વર્ગીકરણ કહેવામાં આવે છે મૂળભૂત રીતે દ્વિસંગી વર્ગીકરણ સમસ્યાઓ એ છે કે જ્યાં 2 વર્ગો છે હા અને ના તેથી ઉદાહરણ તરીકે જોઈએ તો જો તમારી પાસે કોઈ પ્રક્રિયા અથવા ઉપકરણ માટે ડેટા છે અને પછી તમે આ ડેટાને ફક્ત એવી રીતે વર્ગીકૃત કરવા માંગો છો કે એ ઉપકરણ ના સામાન્ય વર્તન અથવા અસામન્ય વર્તન માં સમાવેશ થતો હોય તેથી તે માત્ર દ્વિસંગી છે તેથી જો હું એક નવો ડેટા મેળવીશ તો આ ડેટા માંથી હું એમ કહેવા માંગીશ કે ઉપકરણો યોગ્ય રીતે કામ કરે છે અથવા તે યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું નથી બીજું ઉદાહરણ લઈએ જો આપણે કહીએ કે તમને કેટલાક ટીશ્યુ નમૂના મળે છે અને તમે તે નમૂનાની લાક્ષણિકતા ચોક્કસ અર્થ દ્વારા લાવશો અને પછી તે લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને તમે આ નમૂના ને કેન્સરગ્રસ્ત અથવા બિન કેન્સરગ્રસ્ત નમૂના તરીકે વર્ગીકૃત કરવા માંગો છો તેથી તે બીજું દ્વિસંગી વર્ગીકરણનું ઉદાહરણ છે હવે આ સમસ્યાનું જટિલ ભાષાંતર જેને આપણે મલ્ટિક્લાસ વર્ગીકરણની સમસ્યા કહીએ છીએ કે જ્યાં મારી પાસે ઘણાં વિવિધ વર્ગો ના લેબલ્સ છે તો અહીં મારી પાસે માત્ર 2 છે પરંતુ સામાન્ય કિસ્સામાં મલ્ટિક્લાસ સમસ્યા માં મારી પાસે K વર્ગો હોઈ શકે છે સાધન સામાન્ય કે અસામાન્ય છે કે નહીં તેના બદલે હમણાં આપણે વર્ણવેલ સાધન ના ઉદાહરણ પર પાછા જઈએ એ એક ઉત્તમ ઉદાહરણ છે જો આપણે ખરેખર આ અસામાન્યતાને ઘણા જુદા જુદા ફોલ્ટ વર્ગોમાં ઉકેલી શકીએ તો આપણે ફોલ્ટ 1 ફોલ્ટ 2 ફોલ્ટ 3 કહીએ પછી જો તમે આ બધાને એક સાથે અને સામાન્ય રાખીએ તો ફોલ્ટ 1 ફોલ્ટ 2 ફોલ્ટ 3 હવે તમારી પાસે 4 વર્ગની સમસ્યા છે તેથી જો હું ડેટા સૂચિત કરું કે જ્યાં ડેટા સામાન્ય લેબલ થયેલો છે અથવા જ્યારે ફોલ્ટ F1 આવે ત્યારે એકત્રિત કરવામાં આવે અથવા જ્યારે ફોલ્ટ F2 થાય ત્યારે એકત્રિત કરવામાં આવે ફોલ્ટ F3 થાય ત્યારે વગેરે અને તે પછી જ્યારે પણ કોઈ નવો ડેટા પોઇન્ટ આવે ત્યારે તેને સામાન્ય લેબલ આપી શકીએ એ કિસ્સામાં આપણે કંઇ કરવાનું નથી અથવા જો આપણે તેને આમ થી એક ફોલ્ટ ક્લાસ તરીકે લેબલ કરી શકીએ તો આપણે એ ક્યાં ક્લાસ માં આવેલો છે એ પ્રમાણે યોગ્ય પગલાં લઇ શકીએ હવે વર્ગીકરણના દૃષ્ટિકોણથી સમસ્યાની જટિલતા સામાન્ય રીતે ડેટા કેવી રીતે ગોઠવવામાં આવે છે તેના પર નિર્ભર છે હવે જો ડેટા ગોઠવાયેલ છે તો ચાલો આપણે ફક્ત દ્વિસંગી વર્ગીકરણ સમસ્યા વિશે વાત કરીએ અને આમાંના ઘણા વિચારો મલ્ટિ ક્લાસ વર્ગીકરણ સમસ્યાઓ માં રૂપાંતર થાય છે દ્વિસંગી વર્ગીકરણ સમસ્યામાં જો ડેટા અહીં આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગોઠવેલ હોય આપણે આ ડેટાને રેખીય રીતે વિભાજીત કરી શકીએ કે જ્યાંથી આ ડેટાને અલગ કરવા માટે હું હાયપરપ્લેનનો ઉપયોગ કરી શકું ને ત્યાં હાયપરપ્લેનની 2 બાજુઓ અથવા 2 અડધી જગ્યાઓ અને તે મને સંપૂર્ણ વર્ગીકરણ આપે છે તેથી આ સમસ્યાઓના પ્રકારો છે જેને રેખીય રીતે અલગ પાડવામાં આવેલી સમસ્યાઓ કહે છે તેથી એવા કિસ્સાઓમાં જ્યાં તમે રેખીય રીતે અલગ પડાય તેવી સમસ્યાઓ જોઈ રહ્યા છો વર્ગીકરણ સમસ્યા પછી હાયપરપ્લેન જે ડેટાને વર્ગીકૃત કરશે એને ઓળખવા માટે આ પૈકી એક બની જાય છે તેથી આને હું દ્વિસંગી વર્ગીકરણમાં સરળ સમસ્યાઓ તરીકે કહીશ જો કે મારી પાસે જમણી બાજુ એક ચિત્ર પણ છે તે પણ એક દ્વિસંગી વર્ગીકરણ સમસ્યા તરીકે બહાર આવે છે જો તમે આ જુઓ તો આ ડેટા અને આ ડેટા બંને વર્ગ 1 થી સંબંધિત છે અને આ ડેટા વર્ગ 2 નો છે જો કે હવે તમે હાયપરપ્લેન દોરવાનો પ્રયત્ન કરો તેથી જો આપણે અહીં એક હાયપરપ્લેન દોરીએ તો અને પછી કહીએ કે આ બધું વર્ગ 1 અને આ વર્ગ 2 છે પછી આ બિંદુઓ યોગ્ય રીતે વર્ગીકૃત થાય છે આ બિંદુઓ યોગ્ય રીતે વર્ગીકૃત થાય છે અને આ બિંદુઓ નબળી રીતે વર્ગીકૃત થાય છે અથવા ખોટી રીતે વર્ગીકૃત થયેલ છે હવે જો હું આના જેવા હાયપરપ્લેન બનાવીશ તો તમે આવી સમાન દલીલો જોશો કે જ્યાં પોઈન્ટ ખરાબ રીતે વર્ગીકૃત થશે તેથી જો તમે આવું કંઈક લાવવાનો પ્રયાસ કરો છો કે તમે તે કરો છો તો આ એવા પોઈન્ટસ છે જે ખોટા વર્ગીકૃત થશે તેથી એવો કોઈ રસ્તો નથી કે જેમાં હું હાયપરપ્લેન બનાવી શકું કે જે ડેટા 2 ભાગ માં વર્ગીકૃત કરશે જો કે આનો અર્થ એ નથી કે આ ઉકેલાયેલી સમસ્યા નથી ફક્ત તેનો અર્થ એ છે કે આ સમસ્યા રેખીય રીતે જુદા પાડવાની નથી અથવા જેને હું અહીંયા રેખીય રીતે અવિભાજિત સમસ્યા કહીશ તેથી તમારે હાયપરપ્લેન સાથે નહીં પરંતુ ખૂબ જ સરળ સામાન્ય માણસ ના શબ્દો માં કહીએ તો વક્ર સપાટીઓ અને અહીં ઉદાહરણ તરીકે જો તમે આની જેમ વળાંક બનાવવા માટે સક્ષમ હોય તો તમે તેનો નિર્ણય ફંક્શન તરીકે ઉપયોગ કરી શકો છો અને અને વણાંક ની એક બાજુ મારી પાસે બીજા વર્ગ ના ડેટા બિંદુઓ છે અને બીજી બાજુ મારી પાસે વર્ગ 1 ના ડેટા બિંદુઓ છે તેથી સામાન્ય રીતે જ્યારે આપણે વર્ગીકરણ સમસ્યાઓ તરફ ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે તે રેખીય રીતે વિભાજીત છે કે વિભાજીત નથી અને ડેટા વિજ્ઞાન દૃષ્ટિકોણથી આ સમસ્યા અહીંથી વધુ મુશ્કેલ બને છે કારણ કે જ્યારે આપણે નિર્ણય કાર્યને રેખીય રીતે વિભાજીત સમસ્યામાં જોઈએ ત્યારે આપણે ફંક્શન સ્વરૂપ જાણીએ છીએ તે એક હાયપરપ્લેન છે અને આપણે ફક્ત બાઈનરી વર્ગીકરણના કિસ્સામાં તે શોધીશું જો કે જ્યારે તમે બિન રેખીય નિર્ણયની સીમાઓ જુઓ ત્યાં ઘણાં બધાં કાર્યાત્મક સ્વરૂપો છે જે તમે જોઈ શકો છો અને પછી જોઈ શકો છો કે કોણ ધારણ કરે છે ઉદાહરણ તરીકે કોઈ આના જેવું કંઈક લઈને આવી શકે છે અથવા વસ્તુ લાવી શકે છે જ્યાં હું આ કંઈક કરી શકું તથા આના જેવું તેથી ઘણી બધી શક્યતાઓ છે હવે આમાંથી કઈ શક્યતાઓ તમે ઉપયોગમાં લેશો તે અલ્ગોરિધમ દ્વારા નિર્ણય લેવાનો રહેશે તેથી ઘણી બધી શક્યતાઓ હોવાથી આ સમસ્યા હલ કરવી મુશ્કેલ બની જાય છે તેથી આ બધા આપણે દ્વિસંગી વર્ગીકરણ સમસ્યાઓ માટે વર્ણવ્યા છે આમાંના ઘણા વિચારો મલ્ટિ ક્લાસ સમસ્યાઓ માં પણ રૂપાંતર કરે છે ઉદાહરણ તરીકે જો તમે જુઓ તો મારી પાસે 3 ક્લાસ નો ડેટા છે અહીંયા છે એ રીતે તેથી આ 3 વર્ગો છે હવે જો મારે આ 3 ક્લાસ ને અલગ કરવા હોય અને પછી મારી જાતને પૂછું કે શું હું આને રેખીય પદ્ધતિથી અલગ કરી શકું હવે તે દ્વિસંગી વર્ગીકરણ સમસ્યા થી થોડું અલગ છે કારણ કે આપણે ફક્ત એક જ નિર્ણય કાર્યની જરૂર હતી અને એક નિર્ણય કાર્ય પર આધારિત આપણે કહી શકીએ કે કોઈ બિંદુ વર્ગ 1 અથવા વર્ગ 2 નો છે મલ્ટી ક્લાસ સમસ્યાઓમાં તમે વધુ નિર્ણય કાર્યો સાથે આવશો અને વધુ નિર્ણય એટલે તેનો અર્થ વધુ હાયપરપ્લેન હશે અને પછી તમે કોઈ તર્કનો ઉપયોગ કરી શકો છો કે જે કોઈ ચોક્કસ વર્ગ સાથે સંબંધિત ડેટા પોઈન્ટ ને ઓળખવામાં સમર્થ હશે તેથી જ્યારે મારી પાસે અહીં કંઈક આવું છે ચાલો આપણે કહીએ કે આ વર્ગ 1 છે આ વર્ગ 2 છે અને આ વર્ગ 3 છે જે હું સંભવત રીતે કરી શકું તે નીચે મુજબ છે હું આના જેવા હાયપરપ્લેન અને આનાથી હાયપરપ્લેન કરી શકું હવે પછી મારી પાસે આ 2 હાયપરપ્લેન છે પછી મારી પાસે મૂળભૂત રીતે 4 સંયોજનો છે જે શક્ય છે તેથી ઉદાહરણ તરીકે જો હું હાયપરપ્લેન 1 હાયપરપ્લેન 2 લઉં 2 નિર્ણય કાર્યો તરીકે તો પછી હું 4 પ્રદેશો ઉત્પન્ન કરી શકું ઉદાહરણ તરીકે હું ઉત્પન્ન કરી શકું તેથી તમે જાણો છો કે કોઈ ચોક્કસ હાયપરપ્લેન માટે તમારી પાસે 2 અડધી જગ્યાઓ છે સકારાત્મક અડધી જગ્યા અને નકારાત્મક અર્ધ જગ્યા તેથી જ્યારે મારી પાસે અહીં કંઈક આવું છે પછી મૂળભૂત રીતે તે શું કહે છે તે પોઈન્ટ બંને હાયપરપ્લેન 1 અને હાયપરપ્લેન 2 ની પોઝિટિવ અર્ધ જગ્યામાં છે અને જ્યારે મારી પાસે આના જેવો પોઇન્ટ છે એ કહે છે કે આ બિંદુ હાયપરપ્લેન 1 ના પોઝિટિવ ની અડધી જગ્યા અને હાયપરપ્લેન 2 ની નેગેટિવ અર્ધ જગ્યા માં છે અને આ કિસ્સામાં તમે કહી શકો કે તે બંને હાયપરપ્લેન ની નેગેટિવ અર્ધ જગ્યામાં છે તો હવે તમે જુઓ છો કે જ્યારે આપણે મલ્ટિ ક્લાસ સમસ્યાઓ પર જઈએ છીએ તો જો તમે એક કરતા વધારે હાયપરપ્લેન નો ઉપયોગ કરો તો હાયપરપ્લેન્સના આધારે તમને શક્યતાઓની ચોક્કસ સંખ્યા મળે છે તેથી આ કિસ્સામાં જ્યારે હું આ 2 હાયપરપ્લેન નો ઉપયોગ કરું છું ત્યારે મને અહીં બતાવ્યા પ્રમાણે મૂળભૂત રીતે 4 જગ્યાઓ મળી તેથી ઉદાહરણ તરીકે આ મલ્ટી ક્લાસ સમસ્યા માં મારી પાસે 3 વર્ગો છે જેમાં મારી પાસે એક વર્ગ સાથે જોડાયેલા ડેટા હોઈ શકે તો અહીં આવતા બીજા વર્ગનો ડેટા છે અને ચાલો આપણે કહીએ કે અહીં આવતા ત્રીજા વર્ગના ડેટા છે તો પછી હું આ 2 હાયપરપ્લેન નો ઉપયોગ કરી શકું અને આ 3 વર્ગની સમસ્યાને વર્ગીકૃત કરવામાં સમર્થ સંબંધિત નિર્ણય કાર્યો થઇ શકે તેથી જ્યારે આપણે મલ્ટી ક્લાસ સમસ્યા ઓનું વર્ણન કરીએ છીએ ત્યારે આપણે વધુ હાયપરપ્લેન જોઈએ છીએ અને પછી આપણે આ હાયપરપ્લેન કેવી રીતે મેળવવું તેના પર આધારીત આપણે આ વર્ગોને અડધી જગ્યાઓ અથવા અર્ધ જગ્યાઓના સંયોજનમાં અલગ કરી શકીએ છીએ તેથી આ બીજો મહત્વપૂર્ણ વિચાર છે કે જ્યારે આપણે મલ્ટિ ક્લાસ સમસ્યા ઓમાં જઈએ ત્યારે તેને યાદ રાખવું જોઈએ તેથી જ્યારે આપણે મલ્ટી ક્લાસ સમસ્યા ઓ હલ કરીએ છીએ ત્યારે આપણે તેમને સીધી મલ્ટી ક્લાસ સમસ્યા ઓ માની શકીએ છીએ અથવા તમે ઘણી બાઈનરી વર્ગીકરણ સમસ્યાઓ હલ કરી શકો અને આ વર્ગીકરણ પરિણામોની બીજી બાજુ તર્ક આપીને પરિણામને તમારી પાસેના મલ્ટિ ક્લાસ માંના એકમાં લેબલ આપી શકો તેથી આ તમને વર્ગીકરણ સમસ્યાઓ ખાસ કરીને દ્વિસંગી વર્ગીકરણ સમસ્યાઓ કેવી રીતે હલ કરવામાં આવે છે તેના પર કેટલાક મૂળભૂત કાલ્પનિક વિચારો આપે છે અને મલ્ટિ ક્લાસ વર્ગીકરણ સમસ્યાઓ મેં કહ્યું હતું કે મુખ્ય વિચારો જે આપણે અહીં યાદ રાખવા માગીએ છીએ તે છે કે શું આ સમસ્યાઓ રેખીય રીતે વિભાજીત છે અથવા રેખીય રીતે બિન વિભાજિત અને રેખીય રીતે અવિભાજ્ય સમસ્યાઓમાં બહુવિધ વિકલ્પો છે જે બહુવિધ વિકલ્પોને સંબોધવાની એક રીત છે કર્નલ પદ્ધતિઓ તરીકે ઓળખાતા સુંદર વિચાર દ્વારા જ્યાં ઘણી બિન રેખીય સપાટી તપાસવાની આ કલ્પના હજી પણ બિન રેખીય કાર્યો પર અમુક શરતો હેઠળ ઉકેલી શકાય છે જે આપણે સરળ રીતે તપાસ કરીશું હું તેને રેખીય પદ્ધતિઓ કહીશ અને હું તે પછીના સમયમાં સમજાવીશ તેથી અહીં વિચાર એ છે કે જો તમે બિન રેખીય કાર્યોના કેટલાક પ્રકારો પસંદ કરો છો જે ચોક્કસ નિયમોનું પાલન કરે છે અને તે નિયમો ને સામાન્ય રીતે તમે કર્નલ યુક્તિઓ કહો છો તો પછી તમે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ જેમ કે હાયપરપ્લેન તે વિચારો તે વર્ગની સમસ્યાઓ હલ કરવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી જ્યારે આપણી પાસે રેખીય રીતે બિન વિભાજિત સમસ્યાઓ હોય ત્યારે કર્નલ પદ્ધતિઓ મહત્વપૂર્ણ છે તેથી આ સાથે હું ફક્ત તમને વર્ગીકરણના અલ્ગોરિધમના કાલ્પનિક વિશિષ્ટતાઓ વિશે એક સંક્ષિપ્ત વિચાર આપવા માંગું છું આ બધા પાછળનું ગણિત તે છે જે આપણે ઓછામાં ઓછું તેમાંથી કેટલાક શીખવવાનો પ્રયત્ન કરીશું જે આપણે આ કોર્સમાં શીખવવાનો પ્રયત્ન કરીશું અને વધુ એડવાન્સ મશીન લર્નિંગ અભ્યાસક્રમો માં તમે આ બધા પાછળનું ગણિત વધુ વિગતવાર જોશો તેથી જ્યાં સુધી વર્ગીકરણની વાત છે આપણે લોજીસ્ટીક રીગ્રેસન નામના એલ્ગોરિધમથી પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ આપણે તે પછી knn ક્લાસિફાયર સાથે અનુસરીશું ત્યારબાદ આપણે કંઇક એવું શીખવાડીશું k મીન્સ કલ્સ્ટરીંગk - means clustering k નો અર્થ એ છે કે જેને ક્લસ્ટરિંગ તકનીકો કહેવામાં આવે તેની હેઠળ આવે છે હવે સામાન્ય રીતે તમે આ ક્લસ્ટરીંગ તકનીકોને ફંકશનના અંદાજમાં અથવા વર્ગીકરણની સમસ્યાઓમાં ઉપયોગ કરી શકો છો અને હું આ તકનીકો શીખવવા જઈશ અને કેસ સ્ટડીઝનો ઉપયોગ કરીશ જે પરિણામોને આપણે આ તકનીકોનો ઉપયોગ કરીને જોવા જઈશું તેના માટે તે એક અલગ વર્ગીકરણ તરીકે તરી આવે છે તેથી હું હવે પછીનાં લેકચરમાં લોજિસ્ટિક રીગ્રેસન શરૂ કરીશ અને હું આશા રાખું છું કે તે પછી તમે જોશો